બધાને નમસ્તે અમારા એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ના પરિચયમાં મોડ્યુલ 1 અને લેક્ચર 2 માં છીએ અમારા અભ્યાસક્રમના વિષયવસ્તુને સંક્ષિપ્તમાં ફરીથી સમજતા એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોનિક વિભાગ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન સેક્શન આઈસોમેટ્રિક પ્રોજેક્શન કોમ્પ્યુટર ગ્રાફિક્સ નો પરિચય અને ડિઝાઇન પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે અમારી માનક પાઠયપુસ્તકો એ એન ભટ્ટ દ્વારા એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને એન્જિનિયરિંગ ગ્રાફિક્સ વીથ ઓટોકેડ છે અને જ્યારે આપણે કોમ્પ્યુટર ગ્રાફિક્સ વિશે શીખી રહ્યા છીએ ત્યારે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ના પ્રથમ ભાગની રજૂઆતમાં સોલિડ વર્કના પરિચય નો સમાવેશ કરેલ છે બીજા વ્યાખ્યાનમાં આપણે ડ્રોઇંગ અભ્યાસક્રમમાં ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડ્રોઈંગ દોરવા ના સાઘનો અને લેટરીંગ નો અક્ષર દોરવાની રીત સમાવેશ કરેલ છે ઉપયોગમાં લેવાતા પ્રમાણભૂત ડ્રોઈંગ દોરવા ના સાઘનો અને એસેસરીઝ ડ્રોઇંગ શીટ્સ ડ્રોઇંગ શીટને મુકવા માટે વપરાતુ આવરી લેવા માટેનું ડ્રોઈંગ બોર્ડ ડ્રાફ્ટર અથવા ટી સ્કવેર સેટ સ્ક્વેર અને પ્રોટ્રેક્ટર કોણમાપક છે ક્યારેક આપણે કંપાસ કાગળ પર વર્તુળ દોરવાનું સાધન અને ડિવાઈડર પણ વાપરીએ છીએ ડ્રોઇંગ નો આવશ્યક ભાગ પેન્સિલો અને રબ્બર ઇરેઝર છે ભાગ્યે જ આપણે પોઈન્ટ્સને બિંદુઓને જોડવા કનેક્ટ કરવા માટે ફ્રેન્ચ કર્વ નો ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે અમે ફ્રી હેન્ડ સ્કેચ કોઈ સાધનની સહાય વિના દોરીએ છીએ પરંતુ જરૂરી છે કે આપણે ફ્રેન્ચ કર્વ નો ઉપયોગ કરીએ કાગળને ડ્રોઇંગ શીટ્સ ને યોગ્ય જગ્યાએ પકડવા માટે આપણ ને પેપર ક્લિપ્સ અને પિન ની જરૂર છે અને પેન્સિલ ની ધાર કાઢવા માટે સેંડપેપર શાર્પનર અથવા બ્લેડની આવશ્યકતા છે ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એસેસરીઝ માં આવશ્યક ભાગ ઘટક ડ્રોઈંગ શીટ નો ઉપયોગ છે અહીં આપણે ચોક્કસ પહોળાઈ અને લંબાઈ વાળા ડ્રોઈંગ શીટ ના નમૂના ને જોઈ શકીએ છીએ તે એક ખૂબ લાંબો લંબચોરસ પેપર ડ્રોઈંગ શીટ છે ભારતીય ધોરણો નુ કાર્યાલય લાક્ષણિક સ્ટાન્ડર્ડ ડ્રોઇંગની ભલામણ કરે છે જેમાં આ ડ્રોઈંગ શીટ્સ ને A0 જેવા વિવિધ બંધારણોમાં વર્ગીકૃત કરવામાં આવે છે જેની લંબાઈ 1189 મિલી મીટર અને પહોળાઈ 841 મિલીમીટર છે સામાન્ય રીતે અમે આડી દિશામાં લાંબી બાજુ રાખીએ છીએ અને ઊભી દિશામાં ટૂંકી બાજુ રાખીએ છીએ અન્ય શીટ્સ પણ ઉપલબ્ધ છે A1 એટલે કે 849 મિલિમીટર બાય 594 મિલિમીટર તેથી જો તમે જોઈ રહ્યા હો તો ત્યાં એક કર્ણનું પુનરાવર્તન છે જે આપણે આ ડ્રોઈંગ શીટ્સ માટે જોઈ શકીએ છીએ A2 એટલે કે 594 મીમી થી 420 મીમી A3 એટલે કે 420 મીમી થી 297 મીમી અને A4 એટલે કે 297 મીમી થી 210 મીમી તેથી આપણે આ પુનરાવર્તિત પેટર્ન ડ્રોઈંગ શીટ માં છે એમ કહી શકીએ છીએ લાક્ષણિક રીતે ડ્રોઇંગ શીટમાં ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ્સના વસ્તુના પ્રોજેકશન પ્રક્ષેપણ હોય છે જો તમે સામેના દૃષ્ટિકોણથી frontal view ફ્રન્ટલ વ્યુ જોઈ રહ્યા છો તો તે ડ્રોઇંગ કેવું દેખાય છે બાજુની દ્રષ્ટિથી side views સાઇડ વ્યુ તે કેવું દેખાય છે જો આપણે તે ઓબ્જેક્ટ વસ્તુ તરફ આ બાજુથી ધ્યાન આપતા હોઈએ તો તેનો અર્થ કદાચ આ દિશામાં ઓબ્જેક્ટ ખરેખર ઇન્ક્લાઈન્ડ પ્રોજેકશન જેવું લાગે છે અને તે પણ જો કોઈ કટ સેકશન કટ વિભાગો cut sections છે તો તે સામગ્રીના ભાગ સાથે હેશ તરીકે બતાવવામાં છે અને તે પણ તેમાં પિન સાંધા જોઇન્ટ્સ joints અને વિવિધ કટ સેકશન કટ વિભાગો cut sections હોઈ શકે છે તે વસ્તુઓ પણ દોરી શકાય છે અને એક ચોક્કસ પ્રકારના અક્ષર દ્વારા આ દરેક ભાગને દર્શાવી શકાય છે અને આપણે તે ડ્રોઈંગ શીટ ની માલિકી જેવું કંઈક જોશું જે નામો અને કોઈપણ જેણે તેને બનાવ્યું છે તે ધરાવે છે અને તે વસ્તુઓ ગુણધર્મો અને તેથી વધુ વસ્તુઓ ધરાવે છે તેમાં ઘણા ચલો આકૃતિ ઓ અને અક્ષરો છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ માટે પણ જો કોઈપણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ ને લગતા ભાગનું ઘટકનું નિર્માણ કરવા માંગે છે તો તે ભાગ ના પરિમાણો આકાર જટિલ વિગતો બધું રજૂ કરવું પડશે અને ટુંકમા એક ડ્રોઇંગ શીટ તે છે કે જેના પર આપણે આ સ્કેચ દોરીએ છીએ અને સામાન્ય રીતે અમે બીઆઈએસ સ્ટાન્ડર્ડ બીઆઈએસ ધોરણો BIS standards ભલામણ કરીએ છીએ તે ડ્રોઇંગ અને શીર્ષક માં હંમેશા રાખો સચિત્ર રૂપે A0 A1 A2 A3 A4 આકારને રજૂ કરવા માટે અમે ખૂબ લાંબી ડ્રોઈંગ શીટ રજૂ કરી છે તેનો અડધો ભાગ તમને A1 આપે છે તે અડધા માં તમને A2 આગળ A3 અને A4 આપે છે તેથી A4 એ શીટ છે જેનો આપણે પરંપરાગત રીતે જવાબ સ્ક્રિપ્ટ લખવા અથવા આપણી સામગ્રી છાપવા માટે ઉપયોગમાં લઈએ છીએ આપણે જે પ્રમાણભૂત કાગળનો ઉપયોગ કરીએ છીએ તે આ A4 છે A4 ના સંદર્ભમાં A0 નો આકાર મોટો છે કઈ શ્રેષ્ઠ ડ્રોઈંગ શીટ નો ઉપયોગ કોઈએ કરવો જોઈએ કોઈએ સૌથી નાની ડ્રોઈંગ શીટ નો ઉપયોગ કરવો પડશે જે ડ્રોઇંગ અને રિઝોલ્યુશન વિશે સંપૂર્ણ સ્પષ્ટતા આપી શકે છે તે વાપરવા માટે શ્રેષ્ઠ ડ્રોઈંગ શીટ છે જો ઓબ્જેક્ટ નાનો છે અને તેમાં સંખ્યાબંધ ભાગો આવેલ છે તો A2 શીટ નો ઉપયોગ કરવો બરાબર છે જો ઓબ્જેક્ટ ખૂબ મોટો છે અને ઘણા ભાગો આવેલા છે ઘટકો ધરાવે છે જેની વિગતો સવિસ્તાર આપવા માંગીએ છીએ તો A0 ડ્રોઈંગ શીટ નો ઉપયોગ આવશ્યક છે મેં કહ્યું તેમ ડ્રોઇંગ શીટમાં ડ્રોઇંગ સ્પેસ થોડી બોર્ડર લાઈન હાંસિયો અને ટાઈટલ બ્લોક શીર્ષક બ્લોક title block શામેલ છે લાંબી બાજુ આડી દિશામાં હોય છે ટૂંકી બાજુ હંમેશા ઊભી દિશામાં હોય છે ડ્રોઈંગ શીટ પછી હવે તે ડ્રોઈંગ શીટ ને કેવી રીતે ગોઠવવી તે છે આપણ ને ડ્રોઇંગ બોર્ડની જરૂર છે અહીં અમે વિવિધ પ્રકારના ડ્રોઈંગ બોર્ડ બતાવ્યા છે ક્લાસિકલ પ્રકારના ડ્રોઈંગ બોર્ડ લાકડાના બનેલા હોય છે તેથી એક ઢળેલું પ્લેન જેના પર ડ્રોઇંગ શીટને ગોઠવવામાં આવે છે અને કોઈ જગ્યા જ્યા તમારી પેન પેન્સિલો અને ડ્રોઇંગ ઉપકરણો જેવા તમારા સાધનો ને રાખવા માટે તેથી આ ડ્રોઈંગ બોર્ડ ધાતુની મેટાલિક સપાટીમાંથી અને પ્લાસ્ટિકમાથી પણ બનાવી શકાય છે ડ્રોઈંગ બોર્ડ નું માપ હંમેશાં આ ડ્રોઈંગ શીટ કરતા મોટું હોય છે ઉદાહરણ તરીકે જો આપણે A0 શીટ નો ઉપયોગ કરી રહ્યા છીએ તો ડ્રોઇંગ બોર્ડનું માપ તે 1500 મી મી બાય 1000 મી મી ની પહોળાઇ થી મોટું હોવું જોઈએ જાડાઈ 25 મીલી મીટર હોવી જોઈએ જો કોઈ A3 શીટ નો ઉપયોગ કરે છે તો ડ્રોઇંગ બોર્ડ D3 સાઇઝનું હોવું આવશ્યક છે ડ્રોઈંગ ટેબલ ની બાજુમાં અમને ડ્રોઈંગ દોરવા માટે ડ્રાફ્ટર અથવા ટી સ્ક્વેર ની જરૂર છે ઉદાહરણ તરીકે અહીં મિકેનિકલ ડ્રાફ્ટર બતાવવામાં આવ્યું છે એક ડ્રાફ્ટર માં ક્લેમ્પ હોય છે જેના દ્વારા કોઈ એક ડ્રાફ્ટર ને ડ્રોઇંગ બોર્ડમાં ફીટ ફિક્સ કરી શકાય છે સ્ક્રૂ ને પેચ ને ખુલ્લો અથવા બંધ કરીને વ્યક્તિ તે ક્લેમ્પને ફીટ ફીક્સ જોડી કરી શકે છે અને તેમાં યાંત્રિક પટ્ટી ઓ છે જેના દ્વારા કોઈ પણ આડી અને ઊભી દિશાઓ પ્રાપ્ત કરી શકાય છે તે સ્ક્રૂ ને પેચ ને બંધ કરીને માપવા માટે વપરાતી આ સ્કેલ ફેરવી શકાય છે અને તેને કોઈપણ ખૂણે ગોઠવી શકાય છે ડ્રાફ્ટર નો ઉદ્દેશ્ય ડ્રાફ્ટિંગ ટેબલ અથવા ડ્રોઈંગ શીટ ને અનુરૂપ એક આડી રેખા દોરવાનો છે આ ડ્રાફ્ટર નો ઉપયોગ કરીને કોઈ પણ ઊભી લીટી ઓ દોરી શકે છે તમે જ્યાં પણ આ ડ્રાફ્ટર ને ખસેડો છો તે હંમેશાં આડી અને ઊભી દિશા ઓ બતાવે છે આ ડ્રાફ્ટર વિવિધ પ્રકારના પણ હોઈ શકે છે સરળ ડ્રાફ્ટર જેને આપણે મીની ડ્રાફ્ટર કહીએ છીએ તે અહીં બતાવવામાં આવ્યું છે મોટાભાગના અત્યાધુનિક ડ્રાફ્ટર પણ ત્યાં છે અને તે અહીં બતાવ્યા છે તેથી આ સ્લાઇડર આગળ અને પાછળ જાય છે જેથી આ આડી ઊભી રેખાઓ ટેબલ પર તે દિશામાં દોરી શકાય પહેલાના દિવસોમાં લોકો ટી સ્કવેર નો ઉપયોગ કરતા હતા તેથી તે ટી ના સ્વરૂપમાં છે તેથી એકવાર આ બ્લોક ડ્રોઈંગ ટેબલ સાથે ગોઠવાય જાય પછી કોઈપણ આડી રેખા દોરી શકે છે ડ્રાફ્ટર ની સાથે અન્ય આવશ્યક ઘટકો સેટ સ્ક્વેર છે આ સામાન્ય રીતે 45 ડિગ્રી અને 30 60 ડિગ્રી માં આવે છે અહીં કોણ ખુણો 45 ડિગ્રી છે અને આ કોણ પણ 45 ડિગ્રી છે અને આ કોણ 90 ડિગ્રી છે જો કોઈ મીની ડ્રાફ્ટર સાથે ઇન્ક્લાઈન્ડ રેખા દોરવા માંગે છે તો કોઈ ત્યાં સેટ સ્ક્વેર રાખશે અને તે દિશામાં એક રેખા દોરશે બીજા સેટ સ્ક્વેર માં આ બાજુ 30 ડિગ્રી અને આ બાજુ 60 ડિગ્રી નો કોણ ખૂણો છે બાકીનો ખૂણો 90 ડિગ્રી છે કેટલાક સેટ સ્ક્વેર માં આ પ્રકારના જટિલ વળાંક આપવામા આવેલા હોય છે સામાન્ય રીતે આ એક્રેલિક પ્લાસ્ટિક છે જેથી પારદર્શક છે અને કોઈ એક સ્કેલ નોંધી શકે છે અને આ સ્લોટ્સ સાથે લીટી ઓ પણ દોરી શકે છે અન્ય આવશ્યક ઘટક પ્રોટેક્ટર છે જેના દ્વારા કોઈ પણ તે બિંદુ દ્વારા બનાવેલા કોણ માપી શકે છે સમાંતર લંબ અને ઇન્ક્લાઈન્ડ રેખાઓ દોરવા માટે અમે આ ડ્રાફ્ટર અને સેટ સ્ક્વેર નો ઉપયોગ કરીએ છીએ અન્ય ડ્રોઇંગ ના ઘટકો કંપાસ કાગળ પર વર્તુળ દોરવાનું સાધન અને ડિવાઈડર છે પ્રમાણભૂત ભૌમિતિક બોક્સમાં આ કંપાસ નો સમાવેશ થાય છે જેના દ્વારા કોઈ વ્યક્તિ આ ઓબ્જેક્ટ ને મધ્યમાં રાખી અને તે સ્લોટ માં પેન્સિલ રાખીને વર્તુળ દોરી શકે છે કોઈ એક સંપૂર્ણ વર્તુળ ચાપ દોરી શકે છે અન્ય ઘટક એક ડિવાઇડર છે ડીવાઈડરનો ઉપયોગ કરીને કોઈ લંબાઈને ટ્રેક અને સ્થાનાંતરિત કરી શકે છે ઉદાહરણ તરીકે ત્યાં બે બિંદુઓ છે તેની વચ્ચેની લંબાઈ શું છે તે સીધી માપવાને બદલે અમે તે વચ્ચેનું અંતર સ્થાનાંતરિત કરવા માંગીએ છીએ તેથી અમે ડિવાઈડર નો વિભાજક નો ઉપયોગ કરીએ એકવાર તે ફીટ ફિક્સ થઈ જાય તે જ સ્થાન પર બીજુ બિંદુ મુદ્દો રાખો અને તે લંબાઈ સ્થાનાંતરિત કરો વધુ હેતુ અમે સામાન્ય રીતે ડિવાઈડર નો વિભાજક નો ઉપયોગ કરીએ છીએ આ કંપાસ વિવિધ ગુણવત્તા અને શક્તિ તાકાત ઘરાવે છે સારી ગુણવત્તા ધરાવતા કપાસમાં સારી ધાતુ વાળી ફ્રેમ્સ હોય છે જેથી પકડ અને શક્તિ હંમેશા સારી રહે અને આ તે ભાગ છે જ્યાં પેન્સિલ ની લીડ દાખલ કરી શકાય છે અને આ કંપાસની બીજી શૈલી છે સામાન્ય રીતે આપણે તેને બો કંપાસ કહીએ છીએ જેના દ્વારા ત્યાં લીડ રાખી શકાય છે અને આ કંપાસ નો જોડવાનો ભાગ છે જેમા કોઈ પેન્સિલ ની લીડ દાખલ કરી શકે છે અને અહીં પેન્સિલની લીડ્સ બતાવવામાં આવી છે લાક્ષણિક ઇજનેરી કંપાસ ડિવાઇડર વિવિધ સ્વરૂપોમાં આવે છે ઉપયોગ અનુસાર કોઈ આ કપાસનો ઉપયોગ કરી શકે છે હવે કોઈપણ ડ્રોઈંગ ના કામ માટે નો મુખ્ય ઘટક પેન્સિલ છે સામાન્ય પેન્સિલો ની તુલનામાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ સ્કેચ માટેની પેન્સિલોમાં વિવિધ ગ્રેડ હોય છે સામાન્ય રીતે તે ગ્રેફાઇટ લીડ ની સખ્તાઇ ના આધારે 16 ગ્રેડ નો ઉપયોગ કરીશું ઉદાહરણ તરીકે 9H એ ખૂબ જ સખતાઈ ઘરાવતી ગ્રેફાઇટ છે જેમાં 6H 5H અને 4H ખૂબ જ સખત હોય છે જો તે 3H ખૂબ સખત પેન્સિલ છે અને જો કે H સાધારણ સખત હોય છે B પ્રકારની નરમ અને કાળી હોય છે 2B પેન્સિલો નરમ અને કાળી હોય છે 3B પેન્સિલો ખૂબ જ નરમ અને કાળી હોય છે અને 7B પેન્સિલ સૌથી નરમ હોય છે તેથી અહીં ડાબી બાજુ અમે વિવિધ પેન્સિલો બતાવેલી છે જેમ કે 6 B 5B B કદાચ 5H 3H અને 4H તેની નીચે અમે પેન્સિલો દ્વારા બનાવેલા રંગો બતાવેલ છે તે પેન્સિલ દ્વારા બનાવવામાં આવેલું રંગોનુ વિરોધાભાસ છે આ અભ્યાસક્રમ માટે આ ચાર ગ્રેડની પેન્સિલો સૂચવેલ છે પેન્સિલો નો ગ્રેડ જ્યાં 3H 2H H અને HB સૂચવેલ છે અને પેન્સિલ નો ઉદ્દેશ્ય 2H પેન્સિલ ની મદદથી રેખાઓ દોરવાનો કદાચ પરિમાણ રેખાઓ દોરવાનો અને કેન્દ્ર રેખાઓ દોરવાનો છે જો તે રેખા ઓ ઓબ્જેક્ટ લાઇન્સ અને લેટરિંગ છે તો તે H પેન્સિલની મદદથી દોરવાની છે અને જો તે પરિમાણ રેખાઓ અને સરહદ રેખા ઓ દોરવાની છે તો વ્યક્તિએ HB પેન્સિલનો ઉપયોગ કરવો પડશે એકંદરે B ગ્રેડની પેન્સિલો માં વધુ ગ્રેફાઇટ હોય છે જો આપણે કોષ્ટક તરફ નજર કરી રહ્યા છીએ B ગ્રેડની પેન્સિલો હંમેશાં વધુ ગ્રેફાઇટ ધરાવે છે અને વધુ ઘેરી અને ઘાટી રેખા ઓ લીટી દોરે છે અને આ રેખાઓ નરમ પેન્સિલ કરતા થોડી સ્મડગિયર છે જ્યારે H ગ્રેડની પેન્સિલ જો આપણે તેનો ઉપયોગ કરી રહ્યાં હોઈએ તો આમાં વધુ માટી હોય છે હળવી અને ફાઇન રેખા ઓ દોરી શકાય છે અને શ્યામ પેંસિલ કરતાં ઓછી સ્મગી છે હવે આપણે ફ્રેન્ચ કર્વ વિશે શીખીશું ઉદાહરણ તરીકે જો મારી પાસે ત્રણ ડેટા બિંદુઓ પોઇન્ટ છે તો તેના જેવો મનસ્વી ફ્રી હેન્ડ સ્કેચ દોરી શકાય છે અથવા કદાચ ફ્રેન્ચ કર્વ નો ઉપયોગ કરી દોરી શકાય છે જેથી તે બિંદુ તે કર્વ માંથી પસાર થઈ શકે અને તેને એક સરસ સરળ લીટી દ્વારા જોડી શકાય આગળનાં હેતુ માટે આપણે આ ફ્રેન્ચ કર્વ ની જરૂર છે અને આ ફ્રેન્ચ કર્વ યુલર સ્પાયરલ નો એક ભાગ છે યુલર સ્પાયલર નો એક ભાગ લેવામાં આવશે અને આ ફ્રેન્ચ કર્વ વળાંકના મુક્ત સ્વરૂપે દોરવા માટે છે ઉદાહરણ તરીકે ઘણા નોન કોલિનિયર બિંદુઓમાંથી પોઇન્ટ્સ માંથી પસાર થતો સરળ કર્વ આ કર્વ રજુ કરવા માટે અમે ફ્રેન્ચ કર્વ નો ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે લાંબો કર્વ પેરાબોલા દોરવા માટે વપરાય છે નાનો કર્વ લંબગોળ દોરવા માટે વપરાય છે અને મધ્યમ કર્વનો ઉપયોગ હાયપરબોલા દોરવા માટે થાય છે અને તેમાં વિવિધ લંબગોળ કર્વ પણ સામેલ છે તેથી જ્યારે પણ કર્વ નું મુક્ત સ્વરૂપ જરૂરી હોય ત્યારે આપણે આ ફ્રેન્ચ કર્વ નો ઉપયોગ કરીએ છીએ લાકડા બનાવવા અને કાપવા માટે પણ લોકો લીસી સપાટી મેળવવા માટે મેટાલિક ફ્રેન્ચ કર્વ નો ઉપયોગ કરે છે અન્ય ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એસેસરીઝ પેપર ક્લિપ્સ અને પિન છે તેથી જ્યારે પણ આપણી પાસે ડ્રોઈંગ બોર્ડ હોય ત્યારે આપણે તે ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ શીટ યોગ્ય જગ્યાએ પકડી રાખવાનું પસંદ કરીશું આ કાગળ ડ્રોઈંગ શીટ છે તેને પકડી રાખવા માટે અમે આ ક્લિપ ગોઠવણી નો ઉપયોગ કરીએ છીએ તેને ચુસ્ત રીતે પકડી રાખવા માટે અમને આ ક્લિપ્સની જરૂર પડે છે કેટલીક વાર લોકો પિન નો પણ ઉપયોગ કરે છે કેટલીકવાર પેન્સિલની અણી કાઢવા માટે અપણ ને સેન્ડ પેપર ની જરૂર પડે છે અને તેને થોડી વિશાળ પ્રકારની રેખાઓ બનાવવા માટે આ સેન્ડ પેપર પર આપણે સામાન્ય રીતે આ પેન્સિલ ને ઘસવી જોઈએ ખૂબ જ તીક્ષ્ણ ખૂણાઓ મેળવવા માટે આપણે આ શાર્પનર નો ઉપયોગ કરીએ છીએ અને ભલામણ કરાયેલ રબર ઇરેઝર સ્ટેડેટલર છે જેનાથી હંમેશાં ખૂબ જ સરળ રીતે ભૂંસી શકાય છે આ જરૂરી ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા કે બોલ્ડ શીટ પેન્સિલો શાર્પનર ક્લિપ્સ કંપાસ વિભાજક અને સેટ સ્ક્વેર સિવાય અક્ષરો કેવી રીતે દોરવા તે પ્રથમ ઉદ્દેશ છે આ વિભાગમાં આપણે ડ્રોઈંગ માં જરૂરી અક્ષરોની શૈલીઓ નો સમાવેશ કરીએ છીએ અક્ષરો મૂળાક્ષરો અને આંકડા લખવાની શૈલી છે ઉદાહરણ તરીકે અમે એ બી સી ડી અને ઝેડ પ્રકારના મૂળાક્ષરો અને 0 1 2 3 થી 9 પ્રકારના આંકડા માટે મોટા અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે મોટાભાગના ફ્રી હેન્ડ લેટરિંગની ભલામણ કરે છે અને તે ગોથિક શૈલીમાં પણ છે આ શૈલીમાં નિશ્ચિત લાઇન જાડાઈ ક્યાં તો સીધી ગોથિક હોય છે જેમ ઊભી રેખાઓ બેઝલાઇન ને કાટખૂણે હોય છે અથવા ઇન્ક્લાઈન્ડ ગોથિક હોય છે તેથી કાં તો આપણે સીધા ઊભા A અથવા ઇન્ક્લાઈન્ડ A નો ઉપયોગ કરીએ છીએ જો આ તરફ વળેલું હોય તો તે 75 ડિગ્રી માનવામાં આવે છે અને ત્યાં કોઈ માર્ગદર્શિકા હશે તે માર્ગદર્શિકા રેખાઓમાં આપણે કોઈપણ અક્ષરો લખીએ છીએ અક્ષર ની ઊંચાઈ ને નિયંત્રિત કરવા માટે સામાન્ય રીતે 3 મિલીમીટર દિશાનિર્દેશો નો ઉપયોગ કરવામાં આવશે તેથી તમારા અક્ષરો 3 મિલીમીટર થી ઓછા હોવા જોઈએ જો તે મોટા અક્ષરો ના લેટરિંગ ની ઊંચાઈ હોય તો આપણે 2 5 મિલી મીટર નો ઉપયોગ કરીએ છીએ જો તે લાઈન ની જાડાઈ જેવું કંઈક હોય તો આપણે 0 18 મીમી વાપરીશું તે સમજવા માટે જમણી બાજુ એ આપણી પાસે આ I અક્ષર છે જેની ઊંચાઈ h અને પહોળાઈ d ધરાવે છે તેથી અહીં h 2 5 મિલી મીટર છે અને d 0 18 મિલીમીટર છે એ જ રીતે જો આપણે નાના લોઅરકેસ અક્ષરો વાપરી રહ્યા હોય તો તમારે 2 5 મિલી મીટર 2 5 મિલી મીટર અથવા તેનાથી ઓછા નો ઉપયોગ કરવો પડશે અક્ષરો વચ્ચેનુ અંતર ઉદાહરણ તરીકે આ અક્ષર અને તે અક્ષર વચ્ચેનુ અંતર 0 35 મિલિમીટર હોવુ જોઈએ જો આપણે જાડાઈ તરીકે 2 5 મિલી મીટર અને 0 18 મિલી મીટર નો ઉપયોગ કરી રહ્યા છીએ તો પછી અક્ષર થી અક્ષર વચ્ચેનું અંતર 0 35 મિલિમીટર નું માનવામાં આવે છે અને ત્યાં અન્ય જેમ કે અક્ષરો વચ્ચેના ન્યુનતમ અંતર અને શબ્દો વચ્ચે ના ઓછામાં ઓછા અંતર નો પણ ઉલ્લેખ છે તે પ્રકારની લેટરિંગ શૈલીથી આપણે આગળ વધી શકીએ અને સ્કેચ દોરી એ અને તેવી રીતે રજુ કરી શકીએ લાક્ષણિક શૈલીના અક્ષરમાં ટાઇટલ બ્લોક્સ સબટાઈટલ શીર્ષક નોટ્સ એટલે કે સૂચિ જેવી નોંધો અનુસૂચિ પદાર્થ સૂચિ માટે લખવું શામેલ છે ઉદાહરણ તરીકે જો તે ટાઇટલ બ્લોક છે તો અમે 10 મિલીમીટર ના અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ શીર્ષક ડ્રોઇંગ માટે 6 મિલીમીટર ના અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ કોઈપણ ઉપશીર્ષક ડ્રોઇંગ માટે 3 મિલીમીટર ના અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ અને કોઈપણ ટોલરન્સ tolerances પરિમાણ માં માન્ય તફાવત માટે ઉપયોગ કરીએ છીએ અને તેથી તે 2 મિલીમીટર અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ આજના વર્ગમાં આપણે આ ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને લેટરિંગ ને આવરી લીધું છે આગળના વર્ગમાં આપણે ડ્રોઈંગ સાથે સંકળાયેલા લેઆઉટ આપણે બનાવી શકીએ તેવા ભૌમિતિક કર્વ નો અને પરિમાણ અને ટોલરન્સ tolerances પરિમાણ માં માન્ય તફાવત ને કેવી રીતે રજૂ કરવું તે વિશે શીખીશું પછી ના વર્ગમાં મળીશું ખુબ ખુબ આભાર